અગાઉ આપણે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમના કેટલાક મૂળભૂત કૉનસેપ્ટ અને કાર્યોના શિડ્યુલર પર ધ્યાન આપ્યું હતું જે કોઈપણ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તે કોઈ કાર્યની ડેડ્લાઇન પૂરી કરવામાં પ્રાથમિક જવાબદારી લે છે આપણે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમોમાં રિસોર્સ વહેંચણીની સમસ્યા તરફ પણ ધ્યાન આપ્યું અને પછી રિસોર્સ વહેંચણી દરમિયાન ઉભી થતી સમસ્યાઓના નિવારણ માટેના પ્રોટોકોલો પર પણ ધ્યાન આપ્યું અહીં રીયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સમાં ઉદ્ભવતા કેટલાક મૂળ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે અને પછીથી આપણે જોઈશું કે યુનિક્સ કે નો ઉપયોગ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમો તરીકે થઈ શકે છે અને જો આપણે યુનિક્સનો જેવી છે એવી રીતે ઉપયોગ કરીએ તો ઉભી થનારી સમસ્યાઓ અંગે ચર્ચા કરીશું અને તે કેવી રીતે લંબાવી શકાય છે સૌથી નિર્ણાયક આવશ્યકતામાંની એક એવી રીઅલ ટાઇમ પ્રાયોરિટી લેવેલ્સ માટેનું સમર્થન છે રીઅલ ટાઇમ પ્રાયોરિટી લેવેલ્સમાં એકવાર જ્યારે પ્રોગ્રામર કાર્યોને અગ્રતા સોંપે છે તો ઓપરેટિંગ સિસ્ટમ તેને બદલતું નથી આમ આ સ્ટેટિક પ્રાયોરિટી લેવેલ્સ છે પરંતુ જેમ જેમ આપણે આગળ વધીએ છીએ આપણે તે અવલોકન કરીશું કે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમો કાર્યોની પ્રાધાન્યતામાં ડાઈનેમિકલી ફેરફાર કરે છે રીઅલ ટાઇમ ટાસ્ક શેડ્યૂલિંગ પોલિસી એ કોઈપણ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સની કેન્દ્રિય આવશ્યકતાઓમાંની એક છે યોગ્ય રિસોર્સ શેરિંગ પ્રોટોકોલનો ઉપયોગ કર્યા વિના ત્યાં પ્રાયોરિટી ઇન્વર્શ઼ન હોઈ શકે છે અને કાર્યો તેમની ડેડ્લાઇન ચૂકી શકે છે મિલી અથવા માઇક્રોસેકન્ડ્સના ક્રમમાં નીચા કાર્યના પ્રીએમ્પશન સમય માટે જ્યારે ઉચ્ચ અગ્રતા કાર્ય તૈયાર થાય છે ત્યારે ઓછી અગ્રતાવાળી ક્રિયાઓ કે જે એક્સિક્યૂટ કરવામાં આવે છે તેને પ્રીએમ્પ્ટ કરવી આવશ્યક છે અને આ પ્રીએમ્પશન સમય એ મિલી અથવા માઇક્રોસેકન્ડ્સના ક્રમનો છે ઇન્ટરપ્ટ લેટન્સી આવશ્યકતાઓ માટે જ્યારે ઇન્ટરપ્ટ એકવાર થાય છે તો પછી તે રેકગ્નાઇજ઼ થવો જરૂરી છે અને ઇન્ટરપ્ટ સર્વિસિંગ કેટલાક નાના સમયની અંદર થવું આવશ્યક છે વધારાની આવશ્યકતાઓ અને રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સ મેમરી લોકિંગ સપોર્ટ છે કારણ કે વર્ચુઅલ મેમરી સિસ્ટમમાં પેજનો ઉપયોગ કરવામાં ન આવે તો તેને બદલવામાં આવે છે તેથી જ્યારે કોઈ પેજ ફોલ્ટ થાય છે ત્યારે તે ઘણો સમય લેશે અને જીટર્સ રજૂ કરી શકે છે તે પછીથી ચર્ચા કરવામાં આવશે ઓપરેટિંગ સિસ્ટમ માટેની આ મૂળભૂત આવશ્યકતાને કારણે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે સેવા આપવી એ મેમરીને લોક કરવાનો ટેકો છે અને આ લોક કરેલા પેજનું પેજ સ્વેપિંગ થશે નહીં ટાઈમર્સ માટેના સપોર્ટ એટલે કે બંને પિરીયોડીક ટાઈમર્સ અને વન સેટ ટાઇમર્સ ઉચ્ચ ચોકસાઇવાળા ટાઈમરો માટે સપોર્ટ અને આ રીઅલ ટાઇમ એપ્લિકેશંસને લખવામાં વારંવાર આવશ્યક છે અને આને ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સમર્થન આપવાની જરૂર છે રીઅલ ટાઇમ ફાઇલ સિસ્ટમ પરંપરાગત ફાઇલ સિસ્ટમને સમર્થન આપે છે કારણ કે ડેસ્ક હેઠળ જગ્યા ક્યાં ઉપલબ્ધ છે તેના આધારે બ્લોક્સ લખાયેલા છે પરંતુ તે પછી તે બ્લોક્સનો એક્સેસ સમય જ્યાં તે નિર્ભર છે અથવા જ્યાં તે ડેસ્ક પર રીઅલ ટાઇમ ફાઇલ સિસ્ટમમાં સ્થિત છે જ્યાં બ્લોક્સ સતત લખાતા હોય છે તેથી બ્લોક્સનો એક્સેસ સમય અનુમાનિત બને છે તેથી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમોએ ડિવાઇસ ઇંટરફેસિંગની સુવિધા આપવી જોઈએ કારણ કે ઘણી રીઅલ ટાઇમ સિસ્ટમોમાં ઘણા સેન્સર એક્ચ્યુએટર્સ અને ઘણી વસ્તુઓ શામેલ હોય છે નવા પ્રકારનાં સેન્સર અથવા એક્ટ્યુએટરનો ઉપયોગ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમના ભાગને ફરીથી લખવાની જરૂર હોવી જોઈએ નહીં આ ડિવાઇસ માટેના ડિવાઇસ ડ્રાઇવરો ફ્લાય પર સમાવિષ્ટ થવા માટે સક્ષમ હોવા જોઈએ અને આને ખરેખર સિસ્ટમને શટ ડાઉન કરવાની અથવા ઓપરેટિંગ સિસ્ટમ રીકમ્પાઇલ કરવાની જરૂર નથી રીઅલ ટાઇમ પ્રાયોરિટી લેવલ સ્ટેટિક પ્રાયોરિટી લેવલ સૂચવે છે તે પછી પ્રોગ્રામર દ્વારા કોઈ કાર્યને અગ્રતા સોંપવામાં આવે છે તે બદલાવું જોઈએ નહીં ઓપરેટિંગ સિસ્ટમ એ પ્રોગ્રામર સોંપેલ અગ્રતાને બદલવી જોઈએ નહીં બીજી તરફ ડાયનામિક પ્રાયોરિટીમાં ઓપરેટિંગ સિસ્ટમ કાર્યોના પ્રાધાન્યતાના સ્તરને બદલતી રહે છે બધી પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ દરેક ટાઈમ સ્લાઇસ પછી કાર્યની અગ્રતાને બદલતી રહે છે ઓપરેટિંગ સિસ્ટમના થ્રુપુટને વધારવાનું મુખ્ય કારણ છે આપણે જોયું છે કે ટાસ્ક શિડ્યુલર એ કોઈપણ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમનું કેન્દ્રિય પાસું છે અને તેથી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમો એ રેટ મોનોટોનિક શિડ્યુલર અરલીએસ્ટ ડેડ્લાઇન પ્રથમ શિડ્યુલર અને અન્ય કસ્ટમ ટાસ્ક શેડ્યુલર જેવા ટાસ્ક શેડ્યુલરને ટેકો આપવો જોઈએ નોન ટ્રિવિઅલ એપ્લિકેશનમાં રિસોર્સ વહેંચણી કાર્ય તરીકે સપોર્ટ કરે છે ઉદાહરણ તરીકે એક કાર્યોના પરિણામોને બીજા કાર્યમાં પસાર કરવાની જરૂર છે તેઓ આ માટે શેર કરેલી મેમરી અથવા શેર કરેલા ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે જેમ આપણે જોયું છે કે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમોમાં રિસોર્સ વહેંચણીનો ઉપાય જે સેમાફોર છે તે પ્રાયોરિટી ઇન્વર્શ઼ન અને અને અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન તરફ દોરી જાય છે આપણે જોયું છે કે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમને પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલને ટેકો આપવાની જરૂર છે તેથી ઉચ્ચ અગ્રતા કાર્યો પ્રાયોરિટી ઇન્વર્શ઼નની સમસ્યાને કારણે તેમની ડેડ્લાઇનને ચૂકે નહીં ટાસ્ક પ્રીએમ્પશનનો સમય ઓછો અને બાઉન્ડ હોવો જરૂરી છે જ્યારે કોઈ ઉચ્ચ અગ્રતા કાર્ય તૈયાર થઈ જાય ત્યારે નીચા પ્રાધાન્યતા કાર્ય કોન્ટેક્સટ સ્વિચ થાય છે અને ઉચ્ચ પ્રાધાન્યતા કાર્ય થોડા માઇક્રોસેકન્ડ્સના ક્રમમાં ચાલવું આવશ્યક છે કારણ કે કાર્યની ડેડ્લાઇન સેંકડો માઇક્રોસેકન્ડ્સ છે આમ જો કાર્ય પ્રીએમ્પશનનો સમય સેંકડો માઇક્રોસેકન્ડ્સ છે અથવા સેકન્ડ અથવા ઘણા મિલિસેકન્ડનો છે તો પછી સંભવ છે કે હાર્ડ રીઅલ ટાઇમ કાર્યો તેમની ડેડ્લાઇન ચૂકી જશે આગામી વ્યાખ્યાનમાં આપણે યુનિક્સને રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ચર્ચા કરીશું મુખ્ય સમસ્યા એ છે કે યુનિક્સમાં ટાસ્ક પ્રીમિશનનો સમય સેકન્ડના ક્રમનો છે અને જો હાર્ડ રીઅલ ટાઇમ ટાસ્કમાં 100 માઇક્રોસેકન્ડની ડેડ્લાઇન હોય તો પછી ક્રિયાઓનો પ્રિમીશનનો સમય એક ડેડલાઇન ચૂકી જવાનું કારણ છે પરંતુ તે પછી યુનિક્સ જેવી પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ્સ વિશે સવાલ ઉભો થાય છે કે જેનો એક સેકંડ જેટલો ઉચ્ચ કાર્ય પ્રિમીશનનો સમય હોય જેમ કે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમની કર્નલ નોન પ્રીએમ્પટેબલ છે અને નોન પ્રીએમ્પટેબલ દ્વારા તેનો અર્થ એ છે કે જ્યારે ઇન્ટરપ્ટ થાય છે ત્યારે કર્નલ તેની સેવા આપતું નથી ખરેખર કર્નલ જ્યારે તે કર્નલ મોડમાં હોય ત્યારે નિષ્ક્રિય કરે છે ફરીથી સવાલ ઉભો થાય છે કે કર્નલને કર્નલ રૂટીન ચલાવતી વખતે બધા ઇન્ટરપ્ટને નિષ્ક્રિય કરવાની શા માટે જરૂર છે અને શા માટે તે સેકંડ હોવું જરૂરી છે મોટો પ્રીએમ્પશન સમય એ નોન પ્રીએમ્પ્ટિવ નોન પ્રિમ્પેટિવ કર્નલને લીધે છે અને કર્નલ કર્નલ રૂટીન ચલાવતી વખતે ઇન્ટરપ્ટને નિષ્ક્રિય કરે છે ઉપરાંત રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ પર ઇન્ટરપ્ટ લેટન્સીની આવશ્યકતાઓ પણ છે ઇન્ટરપ્ટ લેટન્સીથી અમારો અર્થ એ છે કે જ્યારે ઇન્ટરપ્ટ થાય છે અને તે સમય દરમિયાન જ્યારે ઇન્ટરપ્ટ માટે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન ચાલે છે ત્યારે સમય થોડો અને બાઉન્ડેડ હોવો જોઈએ નીચે આકૃતિ છે જ્યાં એક પોઇન્ટએ ઇન્ટરપ્ટ થાય છે આ ઇન્ટરપ્ટ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઓળખાય છે અને પછી તે કેટલીક પ્રક્રિયા કરે છે ઉદાહરણ તરીકે રજિસ્ટરના સમૂહના સંગ્રહને સાચવ્યા પછી તે પછી ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન રન થાય છે આમ જે ટાઈમ પોઇન્ટ પર ઇન્ટરપ્ટ થાય છે અથવા તે સમય પોઇન્ટ જ્યાં ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન રન કરવાનું શરૂ કરે છે આપણે તેને ઇન્ટરપ્ટ લેટન્સી સમય તરીકે કહીએ છીએ પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ માટે આ સમય મોટો છે એટલે કે સેકંડ ના ક્રમનો પરંતુ પછી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ માટે આ સમય થોડા માઇક્રોસેકન્ડ્સના ક્રમનો હોવો જોઈએ અને ઇન્ટરપ્ટ લેટન્સી પરનો સમય પણ ડિટર્મનિસ્ટિક હોવો જોઈએ એટલે કે એકવાર આપણે કહી દઈએ કે બાઉન્ડ 10 મિલિસેકંડની છે અને કોઈ પણ સંજોગોમાં તે 10 મિલિસેકન્ડથી વધુ હોવી જોઈએ અને આ રીતે ઇન્ટરપ્ટ લેટન્સી સમય પર ડિટર્મનિસ્ટિક બાઉન્ડ આપવામાં આવ્યો છે પરંતુ પછી કોઈને આશ્ચર્ય થશે કે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમમાં આટલી ઓછી ઇન્ટરપ્ટ લેટન્સી કેવી રીતે પ્રાપ્ત થાય છે જ્યારે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન રન થાય છે ત્યારે તે કેટલાક માઇક્રોસેકન્ડ્સ લેશે અને તે દરમિયાન જો કોઈ અન્ય ઇન્ટરપ્ટ થાય છે ત્યારે ત્યાં સમસ્યા થશે કારણકે તેણે જોવી પડશે ઘણી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમો જે રીતે ઓછી ઇન્ટરપ્ટ લેટન્સી પ્રાપ્ત કરે છે તે મોટાભાગના ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનને એ ડિફર પ્રોસીજર કોલ તરીકે પફોર્મ કરે છે જે કોઈ અન્ય નિમ્ન અગ્રતા કાર્ય એ ડિફર પ્રોસીજર કોલ ની જેમ રન થાય છે જેવો ઇન્ટરપ્ટ થાય છે તે કોડ કે જે રન થાય છે તે ખૂબ જ નાનો કોડ છે જે ડિફર પ્રોસીજર કોલ બનાવે છે અને તેને કતારમાં ગોઠવે છે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તે જોઇ શકાય છે કે આ મુખ્ય તકનીક છે જેનો ઉપયોગ નીચા ઇન્ટરપ્ટ લેટન્સી પ્રાપ્ત કરવા માટે થાય છે કારણ કે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ માટે ફક્ત એટલું જ નહીં કે કર્નલ પ્રીએમેપટીવ બનવું જોઈએ એટલે કે જો તે કર્નલ મોડમાં રન થાય છે કર્નલ કોડ એક્સિક્યૂટ થઈ રહ્યો છે પરંતુ તેમ છતાં તે કર્નલ કોડને પ્રીએમ્પ્ટ કરવામાં સમર્થ હોવો જોઈએ અહીં આપણે નેસ્ટેડ ઇન્ટ્રપ્ટ્સને હેન્ડલ કરવા માટે સમર્થ હોવા જોઈએ એટલે કે જ્યારે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન પોતે ચાલતી હોય તો પછીના આગળના ઇન્ટરપ્ટને રૅકગ્નાઇઝડ થવા જોઈએ અને તે પ્રક્રિયા કરવા માટે સમર્થ હોવા જોઈએ મેમરી મેનેજમેન્ટ માટેની આવશ્યકતાઓ છે ઉદાહરણ તરીકે વર્ચુઅલ મેમરી સિસ્ટમ અને મેમરી પ્રોટેક્શનમાં આપણે સુધારવાની જરૂર છે ખૂબ જ નાના એમ્બેડ કરેલી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સમાં જ્યાં કાર્યનું કદ નાનું હોય છે ફક્ત ખૂબ જ ઓછા કાર્યો અને ઓપરેટિંગ સિસ્ટમનો ઓવરહેડ ખૂબ નાનો હોવો જરૂરી છે અહીં ઓપરેટિંગ સિસ્ટમનું ફુટપ્રિન્ટ અથવા કદ નાનું હોવું જરૂરી છે પછી વર્ચુઅલ મેમરી સપોર્ટેડ નથી અને મેમરી પ્રોટેક્શન લક્ષણ પણ એટલે કે એક કાર્ય અજાણતાં બીજા કાર્યનાં પરિણામો પર ઓવરરાઈટ કરી શકે છે અથવા બીજા કાર્યના કોડ ની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા બાંયધરી આપવામાં આવતી નથી આ એટલા માટે છે કે તેના માટે વધારાના ઓવરહેડની જરૂર પડે અને આપણ ને ઓપરેટિંગ સિસ્ટમના ખૂબ નાના કદની જ જરૂર હોય છે તેથી એમ્બેડ કરેલી ઘણી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સ ખરેખર વર્ચુઅલ મેમરી અને મેમરી પ્રોટેક્શન સિસ્ટમ્સને સમર્થન આપતી નથી પરંતુ જ્યાં સુધી કોઈ કંઇક કરે નહીં ઉદાહરણ તરીકે એમ્બેડ ન કરેલી એપ્લિકેશનો અથવા કોઈપણ એમ્બેડ કરેલી એપ્લિકેશનો જ્યાં આપણે મોટી સોફિસ્ટિકેટેડ ઓપરેટિંગ સિસ્ટમ અફફોર્ડ કરી શકીએ છીએ અહીં અમારું મુખ્ય ધ્યાન કંઇક કરવાનું છે જેથી ખરાબ સ્થિતિમાં મેમરી ઍક્સેસ સમય ખૂબ જ વધી જાય નહીં તો ત્યાં મેમરી ઍક્સેસ જીટર હશે મેમરી ઍક્સેસ જીટરનો અર્થ એ થાય છે કે જો ડેટા ઘણી વાર ઝડપી મેળવવામાં આવે છે અને કેટલીકવાર નોંધપાત્ર વિલંબ પછી મેળવવામાં આવે છે તો વર્ચુઅલ મેમરી ઓપરેટિંગ સિસ્ટમમાં ઍક્સેસ સમયના તફાવતને જિટર તરીકે ઓળખવામાં આવે છે જો પેજ મેમરીમાં અથવા કેશમાં છે તો ઍક્સેસનો સમય ખૂબ જ ઝડપી છે અને પ્રોસેસર દ્વારા ડેટા ખૂબ જ ઝડપથી મેળવવામાં આવે છે પરંતુ જો પેજ મેમરીમાં ઉપલબ્ધ નથી અને પેજફોલ્ટ થાય છે તો પછી હાર્ડ ડિસ્કને ઍક્સેસ કરવાની જરૂર છે અને ઍક્સેસનો સમય જ્યારે તે મુખ્ય મેમરીમાં ઉપલબ્ધ હતો તેના કરતા સેંકડો ગણો વધી જાય છે આગળની મુખ્ય ચિંતા આવા મેમરી ઍક્સેસ જીટર ટાઇમને રોકવા માટે કંઇક કરવું પડેશે નહીં તો આ કાર્યને તેમની ડેડ્લાઇન ચૂકવવા તરફ દોરી જશે વર્ચ્યુઅલ મેમરી એ એવરેજ મેમરી ઍક્સેસ ટાઈમ ઘટાડવામાં મદદ કરે છે પરંતુ તે પછી સૌથી ખરાબ કિસ્સામાં મેમરી ઍક્સેસ ટાઈમ ઘટે છે કારણ કે જો પેજ મેમરીમાં ઉપલબ્ધ નથી તો પેજફોલ્ટ સર્જાય છે અને પછી તે હાર્ડ ડિસ્કમાંથી મેળવવામાં આવે છે અને પેજફોલ્ટમાં નોંધપાત્ર વિલંબ થાય છે પરંતુ વર્ચુઅલ મેમરીમાં પણ આવૃત અથવા બાય પ્રોડક્ટ તરીકે મેમરી પ્રોટેક્શન હોય છે બધી વર્ચ્યુઅલ મેમરી સિસ્ટમ્સ મેમરી પ્રોટેક્શન ફીચરને સપોર્ટ કરે છે જે દરેક કાર્ય મેમરીના ફક્ત તે જ ભાગને ઍક્સેસ કરી શકે છે જેના તે હકદાર છે તે ખરેખર સંપૂર્ણ મેમરી જગ્યાને ઍક્સેસ કરી શકતું નથી જે કમ્પ્યુટર પર રહેલ તમામ ડેટા છે અને આ મેમરી પ્રોટેક્શન ફીચર તરીકે ઓળખાય છે જો કોઈ કારણોસર વર્ચુઅલ મેમરી સપોર્ટેડ નથી તો કદાચ કારણ કે ઓપરેટિંગ સિસ્ટમને એક નાના એમ્બેડ સિસ્ટમ હોવી જરૂરી છે અને આપણે ખરેખર વર્ચુઅલ મેમરી સિસ્ટમને ટેકો આપવાનું અફફોર્ડ કરી શકતા નથી પછી મેમરી પ્રોટેક્શન એક મુદ્દો બની જાય છે કારણ કે તેના વિના જો ઓપરેટિંગ સિસ્ટમ કોડમાં કોઈ ભૂલ હોય તો તે ડિબગ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને કારણ કે જ્યારે મેમરી પ્રોટેકશન ન હોય ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ કોડ ઓવરરિટન હોય છે અને તે ફક્ત ક્રેશ થાય છે આપણે શોધી શકતા નથી કે તે ઓવરરાઇટિંગ બરાબર ક્યાં છે અને કોઈપણ વર્ચુઅલ મેમરી સપોર્ટ વિના મેમરી ફ્રેગમેન્ટેશન એક સમસ્યા બની જાય છે સ્વાભાવિક રીતે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સના પ્રકારો વિશે એક પ્રશ્ન થાય છે જે વર્ચુઅલ મેમરીને સપોર્ટ કરે છે આપણને તેની જરૂર છે જ્યારે કાર્યને મોટા ડેટાની આવશ્યકતા હોય અથવા કોડમાં નોંધપાત્ર લાઇન્સ હોય કે જે ભારે વજનની મેમરી ડિમાન્ડને પૂરી કરવા માટે રીઅલ ટાઇમ ક્રિયાઓ જે મોટા કોડ હોય અથવા મોટા ડેટાની આવશ્યકતા હોય ત્યારે આપણને વર્ચુઅલ મેમરી સિસ્ટમની જરૂર હોય છે આ ઉપરાંત જો આપણી સિસ્ટમમાં ટેક્સ્ટ એડિટર ઇમેઇલ ક્લાયંટ વેબ બ્રાઉઝર્સ વગેરે જેવા નોન રીઅલ ટાઇમ એપ્લિકેશનોને ટેકો આપવાની જરૂર હોય તો વર્ચુઅલ મેમરીને ટેકો આપવો જરૂરી બને છે મેમરી પ્રોટેક્શનમાં દરેક કાર્યને પોતાની એડ્રેસ સ્પેસ હોય છે અને કોઈ કાર્ય બીજા ટાસ્કની એડ્રેસ સ્પેસમાં ઍક્સેસ કરી શકતું નથી જે મેમરી પ્રોટેક્શન મેકેનિઝમ દ્વારા ખાતરી કરવામાં આવે છે જ્યારે આપણી પાસે મેમરી સુરક્ષા નથી ત્યારે બધા કાર્યો સમાન એડ્રેસ સ્પેસમાં કાર્યરત છે એક એડ્રેસ સ્પેસ હોવાનો ફાયદો એ છે કે તે કાર્યક્ષમ છે પ્રોટેક્શન બિટ્સની કોઈ તપાસ કરવી જરૂરી નથી અને તે તેની ખાતરી કરવા માટે જરૂરી મેમરી બિટ્સ પર પણ સાચવવામાં આવે છે તેથી કોલ્સ ઓછા વજનવાળા બને છે જે કાર્યક્ષમ છે અને તેને ઓછી મેમરીની જરૂર પણ હોય છે મેમરી પ્રોટેક્શન ખૂબ જ નાના એમ્બેડેડ એપ્લિકેશનો માટે દૂર થઈ શકે છે જેને ફક્ત એક કે બે નાના કાર્યોની જ જરૂર હોય છે અને પ્રોગ્રામર સરળતાથી મેનેજ કરી શકે છે પછી મેમરી પ્રોટેક્શન દૂર થઈ શકે છે પરંતુ ઘણી કાર્યોવાળી એપ્લિકેશનો માટે મેમરી પ્રોટેક્શન વિના કામ કરવું ખૂબ મુશ્કેલ બને છે આમ ફક્ત એક નાની મેમરી અને થોડી સંખ્યામાં કાર્યવાળી ખૂબ જ નાના એમ્બેડ એપ્લિકેશનો માટે પ્રોટેક્શનના સ્વરૂપમાં મેમરી ઓવરહેડ અસ્વીકાર્ય બને છે અને પ્રોગ્રામર મેમરી પ્રોટેક્શન વિના પણ એપ્લિકેશનને પ્રોગ્રામમાં સરળતાથી મેનેજ કરી શકે છે પરંતુ તે પછી મેમરી પ્રોટેક્શન વિના મોટી એપ્લિકેશન માટે પ્રોગ્રામના વિકાસની કિંમત વધે છે કારણ કે ડિબગીંગ ખૂબ હાર્ડ બને છે અને એક કાર્ય બીજા કાર્યના ડેટા અથવા કોડને ઓવરરાઈટ કરી શકે છે એટલું જ નહીં જાળવણીનો ખર્ચ વધે છે અને પછી જો આપણે કંઈક બદલવું હોય તો એપ્લિકેશન બદલવા માટે તે ખૂબ મુશ્કેલ બને છે જો વર્ચુઅલ મેમરીને રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સપોર્ટેડ હોય તો આપણને મેમરી લોકિંગ સુવિધાની જરૂર છે મેમરી લોકિંગ કરવાની સુવિધામાં પ્રોગ્રામર મેમરી પેજને લોક કરી શકે છે તે પેજને મેમરીથી હાર્ડ ડિસ્ક પર સ્વેપ થવાથી અટકાવે છે અને તેથી મેમરી ઍક્સેસ માંનું જીટર ઘટાડે છે મેમરી લોકિંગ સપોર્ટની ગેરહાજરીમાં પણ નિર્ણાયક કાર્ય મોટી મેમરી ઍક્સેસ જીટરને સહન કરી શકે છે અને તેથી ક્રિયાઓનું શેડ્યૂલિંગ અત્યંત કન્સર્વટિવ હોવું જરૂરી છે પરંતુ હજી પણ આ મેમરી ઍક્સેસ જીટરને કારણે કાર્યો તેમની ડેડ્લાઇન ચૂકી શકે છે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમોએ પણ અસિંક્રનસ IO ને ટેકો આપવાની જરૂર છે પરંપરાગત IO ઓપરેટિંગ સિસ્ટમમાં સિંક્રનસ છે તે પ્રક્રિયાને બ્લોક કરે છે જ્યારે તે પરિણામની રાહ જુએ છે ઉદાહરણ તરીકે આપણે વર્ડ પ્રોસેસિંગ એપ્લિકેશન કરી રહ્યા છીએ અને ફાઇલ સેવ કરવામાં આવી રહી છે જ્યારે ફાઇલ સેવ થઈ રહી છે ત્યારે આપણે કંઈપણ કરી શકીએ છીએ કારણ કે તે એક સિંક્રનસ કોલ છે પરંતુ જો આપણને સેવ કમાન્ડ આપવામાં આવે છે અને તે જ સમયે આપણે એડિટિંગ અને અન્ય કામગીરી પણ કરી શકીએ છીએ તો તે એક અસિંક્રનસ IO છે જેને નોનબ્લોકિંગ I O તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે IOને શરૂ કરી શકીએ છીએ અને ત્યારબાદ ઓપરેટિંગ ચાલુ રાખી શકીએ અને જેમ કે અસિંક્રનસ IO રીડ aioread અને અસિંક્રનસ IO રાઇટ aio−write આને રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ટેકો આપવાની જરૂર છે કારણ કે IO સામાન્ય રીતે ધીમું હોય છે અને જો કોઈ કાર્ય પ્રક્રિયા IO ને કારણે બ્લોક કરવી પડે છે તો તે તેની ડેડ્લાઇન ચૂકી શકે છે અને રિયલ ટાઇમ કાર્ય અસિંક્રનસ IOના સપોર્ટ વગર પ્રોગ્રામ કરવો ખૂબ જ ડિફિકલ્ટ છે આ ઉપરાંત જો રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ એમ્બેડ કરેલી સિસ્ટમો માટે કરવો હોય તો ઓપરેટિંગ સિસ્ટમોનું કદ ઘણીવાર જે ફુટપ્રિન્ટ તરીકે ઓળખાય છે એ ઘણું નાનું હોવું જોઈએ અન્ય સુવિધા જે એમ્બેડ કરેલી એપ્લિકેશનો માટે ઇચ્છનીય છે તે પાવર બચત સુવિધા છે ઓપરેટિંગ સિસ્ટમએ પાવર બચાવવા માટેની જવાબદારી લેવી જોઈએ જે લો ફ્રીક્વન્સી મોડમાં પ્રોસેસર દ્વારા ચલાવવામાં આવે છે અને જ્યારે ભાર વધારે ન હોય ત્યારે પ્રોસેસરના ભાગને સ્વીચ ઓફ કરો અને આમ પાવરનું સંરક્ષણ કરવામાં આવે આ વ્યાખ્યાનમાં આપણે તે સુવિધાઓ પર ધ્યાન આપ્યું છે જે રીયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમને નોન રીયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ થી અલગ કરે અને આપણે એક ડઝન વિશેષતાઓને ઓળખી કાઢી છે જે ઓપરેટિંગ સિસ્ટમે સપોર્ટ કરવી જોઈએ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખાવા માટે મુદ્દાઓને સ્પષ્ટ બનાવવા અને આ પાસાંઓની ડેપ્થ મેળવવા માટે જો પરંપરાગત યુનિક્સનો ઉપયોગ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે કરવામાં આવે તો પેદા થનારી સમસ્યાઓનો વિચાર કરીશું આ સમસ્યાઓના મૂળની ચર્ચા કરવામાં આવશે કારણ કે જ્યાં સુધી આપણે આ મુદ્દાઓને સારી રીતે જાણીશું નહીં ત્યાં સુધી આપણે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમનો ડેવેલોપ કરી શકતા નથી જો આપણે યુનિક્સને રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વાપરવા માંગતા હોઈએ તો ત્યાં ઘણી સમસ્યાઓ હશે અને બધી સમસ્યાઓ અને મુદ્દાઓ કે જેઓને રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સમર્થન આપવાની જરૂર છે તે આ લેક્ચરમાં આપણે ઓળખ્યા તે યુનિક્સ દ્વારા સંતોષકારક રીતે સપોર્ટેડ નથી પરંતુ તે પછી બે મુશ્કેલ સમસ્યાઓ પ્રથમ છે નોન પ્રીએમ્પટેબલ કર્નલ કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ રન કરતી હોય ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ કોડ ઇન્ટરપ્ટ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે અને ડાયનામિક પ્રાયોરિટી લેવલ જો પ્રોગ્રામર કોઈ કાર્યને પ્રાધાન્યતા સોંપે છે તો પણ ઓપરેટિંગ સિસ્ટમ દર ટાઈમ સ્લાઈસના અંતે તેને સ્થળાંતર કરવાનું ચાલુ રાખે છે આપણે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ કેમ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગમાં લઈ શકાતી નથી એ સમજવા માટે નિર્ણાયક મુદ્દાઓની ચર્ચા કરી હતી અને તે કારણો પણ છે જેના કારણે આ સમસ્યાઓ પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ સાથે પ્રથમ સ્થાને છે આ સાથે આ વ્યાખ્યાન સમાપ્ત થશે અને હવે પછીના વ્યાખ્યાનમાં આપણે આ મુદ્દાથી આગળ વઘીશું